સેવા ફરિયાદો અને પુનઃપ્રાપ્તિ વ્યૂહરચના અમે સેવાઓની ગુણવત્તા સંબંધિત વિવિધ રચનાઓની ચર્ચા કરી અને અમે સેવા પુનઃપ્રાપ્તિનો ખ્યાલ રજૂ કરીને છેલ્લું સત્ર સમાપ્ત કર્યું અને મેં સંક્ષિપ્તમાં ચર્ચા કરી હતી કે ગ્રાહક આનંદ અને શ્રેષ્ઠતાના સ્તરે પહોંચવા માટે સેવા સંસ્થા માટે પુનઃપ્રાપ્તિ વ્યૂહરચના કેટલી મહત્વપૂર્ણ છે અને આપણે આજના સત્રમાંથી જોઈશું જ્યાં અમે સેવા ફરિયાદો અને પુનઃપ્રાપ્તિ વ્યૂહરચના સંબંધિત આ સમગ્ર મામલામાં વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અમે જોશું કે આ વાસ્તવમાં સંબંધો બનાવવાની સીડી છે અને છેવટે તમારી સેવાઓના સહ માર્કેટિંગ માટે ગ્રાહકની મદદ હાંસલ કરે છે તેથી ગ્રાહક વકીલ તરીકે તેથી મુસાફરીની શરૂઆત સેવાઓની ગુણવત્તાથી થાય છે જે આવશ્યક છે મુસાફરી ગ્રાહકના આનંદથી શરૂ થાય છે પરંતુ અમે એ હકીકતને ઓળખીએ છીએ કે તમામ પ્રયાસો છતાં નિષ્ફળતાઓ આવી શકે છે કારણ કે પછી બધી સેવાઓ સિસ્ટમ તરીકે પૂરી પાડવામાં આવે તેથી ત્યાં લોકો છે ત્યાં મશીનો છે ત્યાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ છે અને ઘણી વખત સેવાઓને સંસ્થાના વિવિધ વિભાગોના યોગદાનની જરૂર હોય છે સંકલિત સમન્વયિત ડિલિવરી અને તેથી એવા પ્રસંગો છે જ્યારે ત્યાં ક્ષતિઓ અનિચ્છનીય ક્ષતિઓ હોઈ શકે છે તેથી જ્યારે આવી વિલંબ થાય છે તો પછી તમે સ્ક્રીન પર જુઓ છો તેમ ગ્રાહકના વિવિધ પ્રકારના પ્રતિભાવો હોય છે ગ્રાહક કાં તો જાહેર પગલાં લઈ શકે છે અને તે એ છે કે તેઓ સેવા સંસ્થાને ફરિયાદ કરી શકે છે તેઓ ગ્રાહક ફોરમમાં જઈ શકે છે તેઓ કેટલીક કાનૂની કાર્યવાહી કરી શકે છે તેઓ અન્ય પ્રકારની ટ્રિબ્યુનલ અથવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી શકે છે વગેરે અથવા તેઓ કોર્ટમાં જઈ શકે છે અથવા તેઓ કોઈ પ્રકારની ખાનગી કાર્યવાહી કરી શકે છે જે તે છે કે તેઓ અન્ય લોકોને કહી શકે છે તેઓ શાંતિથી સ્વિચ કરી શકે છે તેઓ અન્ય સેવા પ્રદાતા પાસે જઈ શકે છે જેને ઉદાહરણ તરીકે મોબાઈલ સેવામાં અમે મંથન કહીએ છીએ તેથી તેઓ ફક્ત બીજા પર જઈ શકે છે અને પ્રવેશ અવરોધ અથવા સ્થળાંતર અવરોધ આ દિવસોમાં ખૂબ ઓછો છે ખાસ કરીને જ્યારે મોબાઈલ ટેલિફોન સેવાઓમાં નંબર પોર્ટેબિલિટીના નિયમો દાખલ કરવામાં આવ્યા છે તેથી ગ્રાહક માટે તે ખૂબ મુશ્કેલ નથી અગાઉ સ્વિચ કરવાની અસુવિધા એ હતી કે તમારો ટેલિફોન નંબર ઘણા મિત્રો અને સહયોગીઓ અને વ્યવસાયિક સંપર્કોને જાણતો હતો તેથી તમે ફોન નંબર છોડી શકતા નથી હવે તમે તમારો ફોન નંબર લઈ શકો છો અને અન્ય સેવા પ્રદાતા પાસે જઈ શકો છો તેથી તમે તે ખૂબ અવાજ કરીને કરી શકો છો તમે ઘણી ફરિયાદ કરીને કરી શકો છો અથવા તમે શાંતિથી કરી શકો છો અને છેલ્લે તમે સંખ્યાબંધ લોકો સાથે વાત કરી શકો છો અને જેમ કે આપણે અગાઉના સત્રમાં ચર્ચા કરી હતી પહેલા લોકો 10 20 લોકો સાથે વાત કરતા હતા અને હવે સોશિયલ મીડિયા અને આવા અન્ય સરળતાથી ઉપલબ્ધ પ્લેટફોર્મને કારણે નકારાત્મક ટિપ્પણી અથવા ચોક્કસ ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા 1000 લોકો સુધી પહોંચી શકે છે ઘણી વખત ગ્રાહકો કોઈ પગલાં લેતા નથી તેઓ ઉશ્કેરાઈ જાય છે તેઓ અસંતુષ્ટ છે તેઓ નાખુશ છે પરંતુ તે કોઈ પગલાં લેતા નથી અને ગ્રાહક સંતોષ અને ગ્રાહક સંબંધ બનાવવા માટે સૌથી મહત્વનું અથવા સારો સ્ત્રોત એ છે કે જ્યારે ગ્રાહક જાહેર પગલાં લે છે જ્યારે ગ્રાહક ફરિયાદ કરે છે અને જ્યારે ગ્રાહકો કઈ પગલાં નથી લેતા તો તે સેવા વ્યવસાય માં સૌથી ખતરનાક અને સાયલન્ટ કિલર સાબિત થાય છે અમે ચર્ચા કરી કે માત્ર 4 5 ટકા ગ્રાહકો જ વાસ્તવમાં ફરિયાદ કરે છે અને મોટા ભાગના ગ્રાહકો બિલકુલ ફરિયાદ કરતા નથી સૌ પ્રથમ ચાલો જોઈએ કે તેઓ શા માટે ફરિયાદ કરે છે અને જ્યારે તેઓ ફરિયાદ કરે છે ત્યારે તેઓ શું અપેક્ષા રાખે છે તેઓ ચોક્કસપણે નિવારણની અપેક્ષા રાખે છે ઘણી વાર તેઓ હેરાનગતિ માટે અથવા તેમને થયેલી સમસ્યા માટે અમુક પ્રકારના વળતરની અપેક્ષા રાખી શકે છે એવું પણ બની શકે છે કે જ્યારે તમારી પાસે ગ્રાહક તમારા મિત્ર તરીકે હોય જો ગ્રાહક તમારી સાથે પહેલાથી જ સંબંધ ધરાવે છે તો ગ્રાહક તમને સેવા સુધારવામાં મદદ કરવા માટે રચનાત્મક રીતે ફરિયાદ કરી શકે છે હવે અસંતુષ્ટ ગ્રાહકો જેમ આપણે જોયું છે મારો મતલબ છે કે તેમાંના મોટા ભાગના લોકો કોઈ પગલાં લેતા નથી ઘણીવાર વધારે પ્રયત્નો અને સમય બગડે છે એટલે ગ્રાહકો કોઈ પગલાં લેતા નથી ઘણી વખત આ પ્રકારની ફરિયાદ જો રૂબરૂ થાય તો તે અપ્રિય હોય છે ગ્રાહક ક્યારેક અસહાય અનુભવી શકે છે કારણ કે તેઓ અનુભવી શકે છે કે ફરિયાદો હોવા છતાં તેનો કોઈ અર્થ નથી તે ઘણી પ્રકારની એકાધિકારવાદી સેવાઓ સાથે થાય છે જેમ કે પાવર વિતરકો વગેરે ગ્રાહકને લાગે છે કે સમય અને મહેનત શા માટે બગાડવી કારણ કે હું જે કંઈ પણ કરું છું તે બદલાશે નહીં તેથી પરિણામનો અભાવ તેમાં વિશ્વાસનો અભાવ છે કે ફરિયાદમાંથી કંઈક સકારાત્મક બહાર આવી શકે છે આ મુખ્ય પ્રકારની વસ્તુઓ વાસ્તવમાં ગ્રાહકને ફરિયાદ કરવાથી અટકાવે છે સંશોધન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો ઉચ્ચ સામાજિક આર્થિક સ્થિતિમાં છે તેઓ ફરિયાદ કરવાની શક્યતા વધારે છે અને મોટી સંખ્યામાં લોકો કે જેઓ આર્થિક સ્થિતિમાં નીચલી હરોળમાં છે તેઓ ઘણા ફરિયાદ કરતા નથી તેઓ ભૂતકાળના વિવિધ સામાજિક રાજકીય કારણોને લીધે ઘણીવાર ડર અનુભવે છે આ તે લોકો છે જે ઉભરતા ગ્રાહકો છે તેઓ સેવા વ્યવસાયમાં તમામ વ્યવસાયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ એવા લોકો છે જેઓ તેમના અસંતોષ સાથે આગળ આવતા નથી અને આજે તમામ વ્યવસાયોએ ગ્રાહકને તેમની ફરિયાદો સ્પષ્ટ કરવા માટે કેવી રીતે સમજાવવું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કારણ કે ગ્રાહકો જો તેઓ કંપનીને ફરિયાદ ન કરે પરંતુ તેઓ ખરેખર સોશિયલ મીડિયા પર અત્યંત નકારાત્મક ટિપ્પણીઓ પોસ્ટ કરી શકે છે તો તેઓ અન્ય લોકો સાથે વાત કરી શકે છે અને તેઓ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે તેથી તે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે અને તેથી કંપનીઓએ ખૂબ જ સારી ટેલિફોન સંપર્ક સેવાઓ બનાવવી જોઈએ તેઓએ ખૂબ સારી વેબ આધારિત ફરિયાદ સેવાઓ બનાવવી જોઈએ મને ગઈકાલે ખૂબ જ સારો અનુભવ થયો જ્યારે મેં એમેઝોન પર કેટલીક સામગ્રીનો ઓર્ડર આપ્યો હતો અને ડિલિવરી કુરિયર અમારા કેમ્પસમાં આવ્યો હતો અને તે સામગ્રી મને પહોંચાડી શક્યો ન હતો કારણ કે તે બિલ્ડિંગ શોધી શક્યો ન હતો તે એક નવો વ્યક્તિ હતો આ કુરિયર્સ ઘણી વાર IIT કેમ્પસમાં આવે છે પરંતુ આ વ્યક્તિને તે બિલ્ડીંગ તદ્દન નવી જ હોવી જોઈએ એવું ન જણાયું અને પછી મને એક ઈમેઈલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉત્પાદનની ડિલિવરી થઈ શકી નથી અને તે ડિલિવરી આવતા સપ્તાહમાં કરવામાં આવશે હું ખૂબ નારાજ હતો અને મેં પાછો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને મને મારા સુખદ આશ્ચર્યની વાત જાણવા મળી કે મેં તરત જ મારી ફરિયાદ જણાવી અને મેં મારો મોબાઇલ નંબર મૂક્યો પછી તેઓએ કહ્યું કે તમારે તાત્કાલિક કૉલ બેક કરવો છે મેં ક્લિક કર્યું હા અને એક કોલ આવ્યો તેનો અર્થ એ કે મારે કૉલ કરવાની જરૂર નહોતી મેં વેબ પર આ ફોર્મ ભર્યું મેં મારો ફોન નંબર મૂક્યો અને થોડીવારમાં તેમની ગ્રાહક સેવા તરફથી કોલ આવ્યો અને તેઓએ મારી ફરિયાદ સાંભળી અને તેઓએ તરત જ તેમની સામે ઇતિહાસ હતો તેઓએ કહ્યું કે તમે ખૂબ જ મૂલ્યવાન ગ્રાહક છો અમે જોયું કે તમે નિયમિતપણે અમારી પાસેથી સામગ્રી મંગાવી રહ્યા છો અને ચોક્કસપણે આ એક વિસંગતતા છે ચાલો જોઈએ કે અમે તેને યોગ્ય રીતે સેટ કરી શકીએ છીએ અને તમારે એક અઠવાડિયા સુધી રાહ જોવી પડશે નહીં કૃપા કરીને અમને આ સેટ કરવા માટે 2 દિવસ અપો અને આજે તે પેકેજ ડિલિવરી કરવામાં આવ્યું હતું તેથી 24 કલાક કે તેનાથી ઓછા સમયમાં તેઓ નવા ડિલિવરી વ્યક્તિના કારણે થયેલી ક્ષતિમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં સક્ષમ હતા તેથી તે વાસ્તવમાં છેલ્લી માઈલના ખૂબ જ અંતમાં છે ને આ ક્ષતિ થઈ સમગ્ર ઈ કોમર્સમાં સિસ્ટમ જેમ કે તમે જાણો છો કે તેઓ અન્ય વિક્રેતાઓ પાસેથી સામગ્રી મેળવે છે અને પછી તેઓ ગ્રાહકને તે સીધી ડિલિવરી માટે મને ગોઠવે છે અને આ આખી સિસ્ટમ ખૂબ સારી રીતે કામ કરે છે બધી સૂચનાઓ સમયસર આવી રહી હતી સ્વીકૃતિ મારો આદેશ મને જાણ કરવામાં આવી હતી કે તે આગામી 3 દિવસમાં પહોંચાડવામાં આવશે અને તે બધી વસ્તુઓ કામ કરે છે આ ક્ષતિ છેલ્લા માઇલ પર છેલ્લી ક્ષણે હતી પરંતુ તે ક્ષતિ પણ થોડા કલાકોમાં સુધારી લેવામાં આવી હતી અને પછી ત્યાં એક કૉલ પાછો આવ્યો અને પૂછપરછ કરતાં કહ્યું કે શું મને સામગ્રી પ્રાપ્ત થઈ છે અને તેનાથી ખુશ છે વગેરે આ એક પ્રકારની પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા તમે ખરેખર ગ્રાહકની ફરિયાદ સરળતાથી કરી શકો અને પછી તમારી પાસે ઝડપી પ્રતિસાદ અને પદ્ધતિસરની સ્વીકૃતિ હોય તો તે ગ્રાહક સાથે ગાઢ સંબંધ બનાવવાનો પ્રસંગ છે સ્વીકૃતિ અને પ્રતિભાવ સંશોધકો ને જાણવા જેવું છે કે ગ્રાહકને આ ત્રણ પગલાની પ્રક્રિયા ગમે છે પ્રક્રિયાગત અરસપરસ અને પરિણામ ન્યાય જેનો અર્થ એ છે કે જો પરિણામ એ છે કે ફરિયાદ યોગ્ય સેટ કરવામાં આવી છે તો પણ મારા કેસની જેમ જેનું મેં વર્ણન કર્યું મને મારું પેકેજ મળ્યું છે જે ગઈકાલે વિતરિત થયું ન હતું તે આજે સારી સ્થિતિમાં પહોંચાડવામાં આવ્યું છે પરંતુ આ પોતે જો ગ્રાહકના સેવા પ્રતિનિધિ સાથે કોઈ ક્રિયાપ્રતિક્રિયા ન થઈ હોય જો તે વ્યક્તિએ તે ઓળખ્યું ન હોત તો હા તે ભૂલ છે અને હા અમે તેને ઠીક કરીશું આપણે જોવું જોઈએ કે તે અમારી સાથે સહન કરવા બદલ આ તમારું પુરસ્કાર છે વગેરે તેથી આ પ્રક્રિયાની ક્રિયાપ્રતિક્રિયા બંને મહત્વપૂર્ણ છે માત્ર પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરીને તે પૂરતું નથી તેનો અર્થ એ કે તમારે તેને બરાબર સેટ કરવું જોઈએ અને તમારે તે જાણવું જોઈએ કે તમે તેને યોગ્ય કરવા માટે પ્રયત્નો કર્યા છે અને તે ગ્રાહક સાથે સંબંધ બાંધવાની તકો છે સેવા પુનઃપ્રાપ્તિ ગ્રાહક આનંદ પ્રાપ્ત કરવામાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેથી આ એક વિરોધાભાસી પરિસ્થિતિ છે કે તે નિષ્ફળતા છે પરંતુ તે નિષ્ફળતા ખરેખર આ કિસ્સામાં લાંબા ગાળાની સફળતા તરફ દોરી શકે છે અલબત્ત જો તમને વધુ એક વાર લાગે કે આ વિરોધાભાસ અદૃશ્ય થઈ જશે તેથી જો તમે ફરિયાદના પ્રથમ તબક્કે તેને યોગ્ય રીતે સેટ કરવામાં સક્ષમ છો અને તમે આ ક્રિયાપ્રતિક્રિયા અને પ્રક્રિયાગત ન્યાયના પગલાં દ્વારા તેને યોગ્ય રીતે હેન્ડલ કરો છો અને તમે સેટ કરો છો કે પરિણામ સુધારેલ છે તો પછી લાંબા ગાળાના સંબંધો વિકસાવવાની તક છે પરંતુ કેટલીકવાર ક્ષતિ ગંભીર હોઈ શકે છે કેટલીકવાર ભૂલ ખરેખર તમે જાણો છો કે તમે તમારી પત્ની અથવા તમારા બાળકો માટે જન્મદિવસની ભેટનો ઓર્ડર આપ્યો છે અને તે જન્મ દિવસના 5 દિવસ પછી આવે છે પછી દેખીતી રીતે આખો પ્રસંગ આખો મુદ્દો ખોવાઈ ગયો અથવા તમે તમારા લોન્ડ્રીમાં એક મોંઘી સાડી ખૂબ જ પ્રિય ડ્રેસ આપ્યો છે અને તેઓએ તેને બગાડ્યો છે અને જે બદલી ન શકાય તેવું છે તો પછી તમે નવી સાડી ખરીદી શકો છો પરંતુ તે થશે નહીં તે આખો ડ્રેસ કે આખી સાડી ક્યારેય તમારી પાસે પાછી આવશે નહીં તેથી આ પ્રકારની પરિસ્થિતિમાં જ્યાં પુનઃપ્રાપ્તિ શક્ય નથી ખરેખર નિવારણ ખૂબ મુશ્કેલ છે અને તે ખરેખર સેવા સંસ્થાઓની સંબંધો વિકસાવવાની ક્ષમતાને મર્યાદિત કરશે કે તે ચોક્કસ સંબંધને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે તેથી શ્રેષ્ઠ વ્યૂહરચના એ છે કે તે પેલી વખતે જ તેને ઠીક કરો પરંતુ જો નહીં તો જુઓ કે તમે તેને યોગ્ય રીતે સેટ કરો છો અને સંપૂર્ણપણે ખાતરી કરો કે તે ફરીથી ન થાય તેથી જો તમે તે કરવામાં અસમર્થ છો તો એવી સંભાવના છે કે તમે ખરેખર નકારાત્મક પરિસ્થિતિમાંથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરશો તેથી આ પ્રકારની રેખાકૃતિ સમગ્ર બાબતને સમજાવે છે તેઓ પેલી વખત જ કાર્ય કરે છે અને સામાન્ય રીતે અસરકારક અનુપાલન વ્યવસ્થાપન સિસ્ટમ હોય છે જે સેવાની ફરિયાદોને ઓળખે છે અને વ્યક્તિને ઓળખે છે અને તમે જાણો છો આ કિસ્સામાં તમે મારી ગઈકાલની પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યાં છો તેઓએ ઓળખ્યું કે હું માત્ર એક ગુસ્સે ગ્રાહક જ નથી પરંતુ હું એક મૂલ્યવાન ગ્રાહક છું અને તે વ્યક્ત કરે છે કે તેઓ ખૂબ જ શાંતિથી સમજાવે છે તમારા છેલ્લા 5 વર્ષ સાથેના અમારા લાંબા સંબંધોને ઘણું મહત્વ આપે છે અને અમે જોયું છે કે સાહેબ કેવી રીતે અને તમે જાણો છો કે અમે દર વખતે તમને છ સ્થાનો સુધી પહોંચાડીએ છીએ અને આ માત્ર અસ્થાયી નિષ્ફળતા છે અને અણધારી નિષ્ફળતા છે આ તે પ્રકારનો ડેટા છે જ્યારે તેઓ તે પ્રદાન કરે છે અને જ્યારે હું તેને વેબસાઇટ પર જોઉં છું કારણ કે હું વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છું તે ચોક્કસપણે માત્ર ફરિયાદની ઓળખ જ નથી પરંતુ તે વ્યક્તિની વાસ્તવિક ઓળખ પણ છે અને પછી આ નિરાકરણ ફરિયાદ અસરકારક રીતે કરો અને પછી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ પુનઃપ્રાપ્તિ અનુભવ તમારી સંસ્થાકીય સિસ્ટમમાં પાછો મેળવવો જોઈએ જેથી તે કાળજી લઈ શકે કે આગલી વખતે જ્યારે ડિલિવરી થઈ રહી હોય ત્યારે નવી ડિલિવરી વ્યક્તિને જણાવવાની પ્રક્રિયા ચાલી રહી છે કે ડિલિવરી સ્થાન પર કેવી રીતે પહોંચવું વગેરે તેથી સિસ્ટમમાં એવો ડેટા હોવો જોઈએ કે જ્યારે લોકોએ પૅકેજ ડિલિવરી કર્યા હોય ત્યારે તે પહેલાં મારા માટે હોય છે અને હવે નવી વ્યક્તિ આવે છે ત્યારે તે વ્યક્તિને અગાઉના અનુભવનો લાભ મળવો જોઈએ જો તમે પાછળના તબક્કાની ટેકનિકલ પ્રક્રિયા સારી રીતે વિકસાવી છે જેમ તમે જોઈ શકો છો જો તમે કામ યોગ્ય સમયે પ્રથમ વખત સારી રીતે કરો છો તો આ અસરકારક ફરિયાદ નિવારણ છે તો વફાદારી વિકસાવવા માટે સંતોષ અને અવકાશમાં વધારો થાય છે અને સેવાની ફરિયાદના તબક્કામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તે શોધવા માટે આંતરિક સંશોધન કરો છો તે શા માટે થયું ક્ષતિનું મૂળ શું છે વગેરે તેથી આ છે પરંતુ અમે ફરિયાદને તક સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ તેથી ગ્રાહક સપોર્ટ વિભાગ તરફથી આવતા પ્રતિસાદ પ્રત્યે આપણે આખી સંસ્થા સંવેદનશીલ હોવી જોઈએ અને તે બધાએ તરત જ તૈયાર થવું જોઈએ અને તેને પ્રાથમિકતા તરીકે લેવું જોઈએ અને તમારે આ દાખલાઓનો ઉપયોગ કરવો જોઈએ આ કેસો સામેલ તમામ લોકો માટે તાલીમની તક તરીકે છે કે જ્યારે તે સફળ થયું શા માટે તે નિષ્ફળ થયું અને તેને કેવી રીતે સફળતાના દાખલા પર પાછા લાવવામાં આવ્યું આ માનવ સંસાધન વ્યવસ્થાપન માટે તમારા બેકસ્ટેજ અને ફ્રન્ટસ્ટેજના લોકોની કુશળતા વિકસાવવા અને સંકલન પ્રક્રિયાઓ વિકસાવવા માટેની તકો છે તેથી સારાંશમાં જણાવવા માટે કે જે વસ્તુઓને અવરોધે છે અથવા અટકાવે છે આ સંતુષ્ટ ગ્રાહકોને ફરિયાદ અથવા અસુવિધાજનક શંકાથી અપ્રિયતા ચૂકવવા વિશે અને આ તમામ મુદ્દાઓની અમારી સિસ્ટમ દ્વારા કાળજી લેવી આવશ્યક છે તેથી તમારી પાસે સારી ટેલિફોન કોન્ટેક્ટ સિસ્ટમ હોવી જોઈએ તમારી પાસે સારી વેબ આધારિત સિસ્ટમ હોવી જોઈએ એ નથી તો એમ કહીને ઈમેલ દ્વારા જવાબ આપવામાં આવે કે અમને તમારી ફરિયાદ મળી છે અને અમે 48 કલાકમાં જવાબ આપીશું તમે ખરેખર એક સારું વેબ અને ટેલિફોન ઈન્ટરફેસ બનાવો છો જ્યાં તમે આવનારી થોડી મિનિટોમાં વ્યક્તિને સરળતાથી કૉલ કરી શકો છો અથવા પછીની થોડી મિનિટોમાં નહીં તો પછીના થોડા કલાકો એટલે કે 24 કે 48 કલાકમાં અને કેસને પણ હાઇલાઇટ કરી શકો છો આ નિવારણ તમારી સિસ્ટમમાં થાય છે તે માર્ગને હાઇલાઇટ કરી શકો છો તેથી લોકોને ઓછી શંકા છે કે જો ફરિયાદ કરે અને કંઈ થશે નહીં તેથી આ શંકાને તમારા સેવા બ્રાન્ડ નિર્માણ અભિગમમાં પણ સંબોધવામાં આવવી જોઈએ અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે બધી શક્યતાઓને કેવી રીતે અપ્રિય છે આ તે મુદ્દો છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે જ્યારે અમે સેવાઓમાં લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી પરંતુ ગ્રાહક નારાજ થશે ગ્રાહક ગુસ્સે થશે અને તે ગુસ્સાનો જવાબ ગુસ્સાથી ન આપવો જોઈએ તે ગુસ્સો અથવા ફરિયાદ પરનો અસંતોષ શાંતિથી સંભાળવો જોઈએ હકીકતમાં સહાનુભૂતિ સાથે તેથી જ છેલ્લા કેટલાક સત્રોમાં જ્યારે અમે અમારી સેવાની ગુણવત્તા અંગે ચર્ચા કરી ત્યારે અમે સહાનુભૂતિને આટલો મજબૂત મુદ્દો બનાવ્યો ચર્ચા કરેલ સહાનુભૂતિ એ પરિસ્થિતિને અન્ય દ્રષ્ટિકોણથી જોવાની ક્ષમતા છે તેથી જ TEARR માં સેવા ગુણવત્તા સહાનુભૂતિના પાંચ પરિમાણો આટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને હા આ અવરોધોનો ઉપયોગ કરવા માટેની અમારી વ્યૂહરચના પણ તમારી સ્ક્રીન પર છે જે રીતે મેં ચર્ચા કરી છે જે પ્રતિસાદને સરળ બનાવે છે ખાતરી કરો કે પ્રતિસાદને ગંભીરતાથી લેવામાં આવે છે તે જુઓ કે તે હાઈલાઈટ કેસોને ખરેખર ગંભીરતાથી લેવામાં આવે ગ્રાહકને સોશિયલ મીડિયા પર હકારાત્મક પુનઃપ્રાપ્તિ વિશે વાત કરવા માટે પ્રોત્સાહિત કરો કારણ કે જેમ અમે અગાઉના સંશોધન સ્ત્રોતની ફરી ચર્ચા કરી હતી કે બહુ ઓછા લોકો પણ પાછા જાય છે અને સકારાત્મક પ્રતિસાદ આપે છે નકારાત્મક પ્રતિસાદ ઘણા વધુ લોકો દ્વારા આપવામાં આવે છે તેથી ગ્રાહકને પાછા કૉલ કરીને હકારાત્મક પ્રતિસાદ આપવા માટે કહો અને કહો કે સર શું તમે સંતુષ્ટ છો અને ગ્રાહકને વિનંતી કરો કે કોઈ પ્રકારની ટિપ્પણી આપો અને જુઓ કે આ સામાન્ય કાર્ડ્સ વગેરે આંતરિક લોકો સુધી પહોંચે છે તેમજ જ્યારે તેને પરવાનગી આપવામાં આવે ત્યારે બાહ્ય સંદેશાવ્યવહાર માટે તેનો ઉપયોગ કરો તેથી ગ્રાહક અને સેવા પ્રદાતા બંને માટે પ્રતિસાદનો અનુભવ સકારાત્મક બનાવો અને તેથી અસરકારક સેવા પુનઃપ્રાપ્તિને સક્ષમ કરવા માટે ગ્રાહક ફરિયાદ કરે તે પહેલાં સ્થળ પર જ સક્રિય બનો અથવા વિવિધ નિષ્ફળતાઓનો ડેટા બેઝ બનાવીને તમારી યોજનાની સંખ્યાબંધ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાનો તરત જ જવાબ આપો તેથી તમારે શું કરવું તે અંગેની નિષ્ફળતામાં આજુબાજુ જવાનીની જરૂર નથી તમે પહેલેથી જ જાણો છો કે જો x થાય છે તો y અને z એ ફરિયાદ અથવા તે ક્ષતિને નિયંત્રિત કરવાની શ્રેષ્ઠ રીતો છે અને એક બાબત એ છે કે સેવા પુનઃપ્રાપ્તિ સિસ્ટમ બનાવ્યા પછી જો તમારી સંસ્થા સારી રીતે સજ્જ છે તો તમે આ સેવા ગેરંટી આપી શકો છો બહુ ઓછી તમે સેવા કંપનીઓ આ બિનશરતી ગેરંટી આપે છે તેથી જો તમે ખૂબ જ સ્પષ્ટ સરળ બિનશરતી ગેરંટી આપવા સક્ષમ છો તો તમારી સેવા બ્રાન્ડ ખૂબ જ મજબૂત થશે પરંતુ આ બિનશરતી સમજવામાં સરળ બનાવવા માટે કોમ્યુનિકેશન થયું ઓપરેટિવ બનવા માટે ગેરંટી માંગવી સરળ છે તમારે ખૂબ જ સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે તમારી પાસે તમારી સંસ્થા છે અને તમારી પાસે તે પ્રકારની ગુણવત્તાની સેવાઓ છે જ્યાં તમે આટલી ગેરંટી આપી શકો છો તેથી બાંયધરી જુદી જુદી રીતે આપી શકાય છે તે ચોક્કસ ભાગ માટે સિંગલ એટ્રિબ્યુટ્સ ચોક્કસ ગેરંટી હોઈ શકે છે જે અપવાદો હોઈ શકે છે અને તેને ખૂબ જ સ્પષ્ટ કરે છે તે મલ્ટી એટ્રિબ્યુટ હોઈ શકે છે અલગ અલગ ગેરંટીનો અલગ અલગ રસ્તો હોઈ શકે છે 3 મહિનાની અંદર તાત્કાલિક રિપ્લેસમેન્ટની ખાતરી આપી શકાય છે કંઈક કૂપન આપવામાં આવશે તેથી જો તમારું પેકેજ ખોવાઈ જાય અને કૂપન તરત જ આપવામાં આવશે એરલાઇન્સ જેવી સેવામાં તમે જોશો કે આ બધી વિવિધ સેવા ગેરંટી તમારા સામાનની ખોટના સંદર્ભમાં ઑર્ડિનેટ વિલંબના સંદર્ભમાં અલગથી આપવામાં આવે છે અને જો ફ્લાઇટમાં વિલંબ થાય છે અને તમારે રાતોરાત રોકાવું પડે છે તો તેઓ તમને સૌથી વધુ એરલાઇન્સ પ્રદાન કરશે સારી એરલાઇન્સ તમને નિવારણ પ્રદાન કરશે તેઓ સ્થળ પર છે અથવા જો ફ્લાઇટ વિલંબિત થશે તો ખોરાક અને પીણા અને નાસ્તો અને અન્ય સેવાઓ ત્યાં જ સમયસર પૂરી પાડવામાં આવશે તેથી તેઓ ગેરંટીના આ તફાવત વર્ગો પર છે દેખીતી રીતે આ પ્રદાન કરવું ખૂબ જ મુશ્કેલ છે બિનશરતી ગેરંટી અથવા સંયુક્ત ગેરંટી કારણ કે જ્યાં સુધી તમારી પાસે ગુણવત્તાનું સ્તર સારું ન હોય જ્યાં સુધી તમે સ્પષ્ટ ન હો કે અમે અમલ કરી શકીએ છીએ તો તે પ્રકારની ગેરંટી આપવામાં કોઈ અર્થ નથી તેથી બાહ્ય રીતે આ પ્રકારની ગેરંટી પૂરી પાડવા માટે સક્ષમ થવા માટે અમારે આંતરિક રીતે સમન્વયિત થવું પડશે તેથી સારાંશમાં જ્યારે ગ્રાહકો અસંતુષ્ટ હોય ત્યારે તેઓ વિવિધ પગલાં લઈ શકે છે પરંતુ બહુ ઓછા લોકો પગલાં લે છે પરંતુ જો તેઓ પગલાં લે છે તો જુઓ કે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને તમારી પ્રક્રિયા સરળ છે પરંતુ તેઓ જવાને બદલે જાહેર મંચ પર ફરિયાદ કરી શકે છે અને જો તેઓ સાર્વજનિક મંચ પર ફરિયાદ કરે તો પણ તમારી પાસે ફેસબુક પોસ્ટ્સ વાંચવા માટે ટ્વિટર પોસ્ટિંગ્સ વાંચવા માટે એક મિકેનિઝમ હોવું જોઈએ અને એવા લોકો હોવા જોઈએ જેઓને આ આવું કામ આવડે છે અને તેઓ કામ કરે પણ છે તેથી કે તમે તરત જ નકારાત્મક વલણોને શોધી શકો છો અને તેને સંબોધિત કરી શકો છો અને જો સેવાને સમયસર અને અસરકારક રીતે પુનઃપ્રાપ્ત કરી શકાય છે તો તે વાસ્તવમાં સંબંધ બનાવવાની તક બનાવે છે જેને આપણે સર્વિસ પેરાડોક્સ કહીએ છીએ પરંતુ તે ખૂબ જ સ્પષ્ટ છે કે જો તે સમસ્યા ફરીથી થાય છે જો તે ક્ષતિ ફરીથી થાય છે તો તે હવે તમારા સંબંધને નુકસાન પહોંચાડવાનો વિરોધાભાસ નથી તેથી જો સ્પષ્ટ હોવું જોઈએ અને તે પ્રથમ વખત યોગ્ય અને હંમેશા યોગ્ય કરવું વધુ સારું છે